ફરી સ્વાગત છે હમણાં જ તેને વાય Δ ટ્રાન્સફોર્મેશન વિશે કહેવામાં આવ્યું છે Δ ટ્રાન્સફોર્મેશન વિશે નહિ તેથી અહીં કેવી રીતે જોડવામાં આવશે તે થોડું જોવા મળશે વસ્તુઓ કેવી છે તેથી જો સર્કિટ જુઓ તો ધારો કે ઉદાહરણ તરીકે બ્રિજ સર્કિટ r આકૃતિ 40 માં આપવામાં આવે છે હવે કહો કે સરળ બ્રિજ સર્કિટ છે અને અહીં અવરોધ a a R a R 4 R5 R 6 છે તો આ a થી R 6 ને કેવી રીતે જોડી શકાય તેથી તે કિસ્સામાં શ્રેણી પેરાબોલા સંયોજન મેળવવાનું મુશ્કેલ બનશે કારણ કે જે રીતે તેમના જોડાણો R છે તેથી ટર્મિનલ સમકક્ષ નેટવર્ક નો ઉપયોગ કરીને સરળ બનાવવું સામાન્ય રીતે ટર્મિનલ્સ સમકક્ષ નેટવર્ક ને ધ્યાનમાં લેશે ઉદાહરણ તરીકે આ વસ્તુ ફક્ત આ માટે પકડી રાખો તેથી મૂળભૂત રીતે આ 2 ટર્મિનલ છે જુઓ કે આ 2 ટર્મિનલ છે મૂળભૂત રીતે આ એક ટર્મિનલ છે અને આ બીજું ટર્મિનલ છે અને 2 અને 4 કારણ કે મૂળભૂત રીતે તે એક ટર્મિનલ છે તેથી તે 4 ટર્મિનલ નથી તે એક ટર્મિનલ છે અને અવરોધ આપવામાં આવે છે a a R a જો આની જેમ હોય તો જોડો એક જ સર્કિટ જો તેને ખેંચો અને તેને આ જ સર્કિટની જેમ બનાવો તો બંને સમાન છે તેને ક્યારેક તેને T નેટવર્ક પણ કહે છે a અને R a છે ફક્ત આ પોઈન્ટ ખેંચે છે અને ફક્ત તેને આની જેમ દોરે છે a a આ ક્યારેક t નેટવર્ક છે અને આ સ્ટેન્ડ બંને સમાન છે બંને સમાન છે તેથી આ મૂળભૂત રીતે ટર્મિનલ છે કારણ કે આ સામાન્ય ટર્મિનલ છે 2 અને 4 એક સામાન્ય ટર્મિનલ છે તેથી મને તેને સમજાવા દો તેથી પગલાંઓ તે નેટવર્ક છે ક્યારેક તેઓ વાય નેટવર્ક ને પણ કરે છે અને આ t નેટવર્ક છે તેથી બીજી વસ્તુ Δ અથવા pi નેટવર્ક છે તેથી આ ખરેખર છે આ ક્યારેક ક callલ છે Δ નેટવર્ક અહીં પણ 2 અને 4 સામાન્ય ટર્મિનલ છે અહીં પણ આ 2 અને 4 આ એક સામાન્ય ટર્મિનલ છે તેથી તે મૂળભૂત રીતે એક ટર્મિનલ છે અને આ વાસ્તવમાં આ r છે આ 2 a 4 છે જે આને ચિહ્નિત કરશે પરંતુ આ મૂળભૂત રીતે a a ટર્મિનલ છે અને જો ફક્ત આ પોઈન્ટને અહીં ક્યાંક લાવો અને આ પોઈન્ટને ક્યાંક અહીં લાવો આ દેખાવ ar pi નેટવર્ક ની જેમ છે તેથી કારણ કે આ એક સામાન્ય છે આ એક સામાન્ય પોઈન્ટ છે આ એક સામાન્ય પોઈન્ટ છે તેથી આ એક pi નેટવર્ક જેવું લાગે છે બંને સમાન છે બંને સમાન છે આ Δ નેટવર્ક છે અને આ ક્યારેક પાઇ નેટવર્ક છે પરંતુ બંને સમાન છે બંને સમાન છે તેથી તેથી જ તે લખાયેલ છે Δ નેટવર્ક અને આ પાઇ નેટવર્ક છે તેથી કેવી રીતે Δ માં ટ્રાન્સફોર્મેશન થાય છે હાલના Δ નેટવર્ક અને સમકક્ષ પર નેટવર્ક ને મુકવું પડશે અને નેટવર્ક માં સમકક્ષ અવરોધ શોધવા પડશે તેથી Δ ટ્રાન્સફોર્મેશન પર જાઓ તેથી નેટવર્ક માં સમકક્ષ અવરોધ મેળવવા માટે અથવા T નેટવર્ક માં નોડ ની દરેક જોડીનો અવરોધ સમાન હોય છે અથવા pi માં નોડ ની સમાન જોડી તે કેવી દેખાય છે તે અવરોધ સમાન છે હવે ચાલો આપણે આ શોધવાનો પ્રથમ પ્રયાસ કરીએ ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે ટર્મિનલ 1 અને 2 માટે ટર્મિનલ 1 અને 2 માટે જો નેટવર્ક માટે જાઓ ટર્મિનલ 1 અને 2 માટે છે 2 અને 4 સામાન્ય છે તેથી હું તેને અહીં બનાવી રહ્યો છું કે 2 અને 4 સામાન્ય છે તેનો અર્થ એ છે કે આ બાજુ ભૂલી જાઓ આ બાજુ કહો 2 લો તેનો અર્થ r a 2 જ્યારે આ બાજુ ઓપન હોય ત્યારે આ બાજુ ઓપન હોય છે તેથી 2 ખરેખર a R a બનશે કારણ કે આ a છે અને આ R a છે તેથી 2 એa R a બનશે તેથી ફક્ત તેને સમજો તેથી જો આ જુઓ કે a 2 lrm a R a આ a 2 a R a જોડાણ માટે r છે હવે જો 2 lrmΔ જુઓ તો ફરી અહીં આવો જ્યારે 2 Δ અહીં આવો અહીં જ્યારે આ વસ્તુ વિશે ભૂલી જાવ કે 2 Δ આ બાજુ કંઈ જોડાયેલ નથી તેનો અર્થ એ છે કે જો અહીં શોધવાનો પ્રયાસ કરો તો 2 આ Δ નો અર્થ 2 માટે થાય છે તેનો અર્થ Rc અને Ra તેઓ શ્રેણીમાં છે તેનો અર્થ છે Ra Rc સાથે સમાંતર Rb તેનો અર્થ એ છે કે આ એક લખી શકો છો Ra Rc આ 2 શ્રેણીમાં છે Ra Rc આ એક સાથે સમાંતર છે આ તેને સમાંતર બનાવી રહ્યા છે Rb એટલે કે lrmΔ એ Ra Rc ગુણ્યા Rb ભાગ્યા Ra Rc Rb કરશે તેથી કારણ કે જલદી r 2 ને શું કહે છે કૃપા કરીને અહીં કંઈપણ ધ્યાનમાં ન લો તે ફક્ત Ra અને Rc છે આ Rc છે તે ઓપન છે તેથી આ બાજુ કંઈ નથી અને તેથી Ra Rc તેઓ સમાંતર તે Rb સાથે શ્રેણીમાં છે તેથી તે Rb ગુણ્યા Ra Rc ભાગ્યા Rb Ra Rc આવશે તેથી તેને સમજાવો તેથી જો તે માફ કરશો કે જે2 lrmΔ Rb સમાંતર Ra Rc દેખાય છે તેનો અર્થ છે Rb ગુણ્યા Ra Rc ભાગ્યા Rb Ra Rc હવે બંને વાસ્તવમાં સમાન છે 2 અને 2 Δ બંને સમાન છે માત્ર એટલું જ કહ્યું કે a 2 lrm a 2 lrmΔ સેટ કરવું કારણ કે સમકક્ષ શોધવું પડશે તેથી તેઓ સમાન હશે તેથી a 2 હશે a R હશે Rb into Ra Rc by Ra Rb Rc છે આ સમીકરણ 42 છે આ બધા સમીકરણ નંબર 40 41 આપવામાં આવ્યા છે તેથી એક સમીકરણને Ra a R a આ મળ્યા એ જ રીતે જ્યારે r a a મેળવો ત્યારે આ સર્કિટમાં આવો જ્યારે r a a પર આવો આ એક જ્યારે આવે છે કે a તેનો અર્થ એ છે કે આને પકડી રાખો 1 અને આ એ શોધવાનો પ્રયાસ છે કે a આ ખરેખર a છે પછી તે મૂળભૂત રીતે કંઈ નથી પરંતુ a a કારણ કે બીજી બાજુ કંઈપણ ઓપન નથી તેથી તે a a a અને a આ r a a છેહવે જ્યારે lrmΔ આવો મને તેને સમજાવા દો જ્યારે અહીં lrmΔ પર આવો અહીં જ્યારે a નો પ્રયાસ કરો મને ચિહ્નિત કરવા દો કે આ એક છે અને આ તે છે જ્યારે Rc એ r a a તરીકે બહાર આવે છે તેનો અર્થ એ છે કે તે સમયે Ra અને Rb શ્રેણીમાં છે તેથી a Δ r Ra Rb આમાં છે r જેને આ છે તે આ 2 શ્રેણીમાં છે જે Rc સાથે સમાંતર છે તેનો અર્થ એ છે કે તે Ra r Rb છે આમાં હું લખી રહ્યો છું તે Rc ભાગ્યા Ra Rb Rc છે કારણ કે જ્યારે 1 એ લે છે શ્રેણીમાં આ Rb અને Rc Ra તેથી ફક્ત તેને સાફ કરો તેનો અર્થ એ છે કે a a Ra ક્યારે લેવું અને Rb શ્રેણીમાં છે અને તે Ra Rb છે જેની સાથે Ra Rb એ Rc સાથે સમાંતર છે તેથી તે a Δ હશે Ra Rb ગુણ્યા Rc ભાગ્યા Ra Rb Rc તેથી જ આ સમીકરણ લખી રહ્યા છીએ r a a a r જેને Rc Ra Rb by Ra Rb કહે છે આ સમીકરણ 4a છે એ જ રીતે ત્રીજો એક R a 4 પણ શોધી શકે છે કે મારે હવે પુનરાવર્તન કરવાની જરૂર નથી હવે વસ્તુઓ સમજી શકાય તેવી છે એ જ રીતે R a 4 જો તે બનાવે તો તે R a માટે અને r માટે Δ Rb Rc સાથે સમાંતર જોવા મળશે તેથી કારણ કે Rb અને Rc શ્રેણીમાં હશે તેથી Rb Rc ગુણ્યા Ra ભાગ્યા Ra Rb Rc છે તેથી જો તે સમીકરણ 42 સમીકરણ 4a અને 44 પર નજર નાખો તો અજ્ઞાત સમીકરણોને ઉકેલવું પડશે તેથી હું સીધો ઉકેલ લખી રહ્યો છું પરંતુ જો ઇચ્છો તો r પોતાના ઉકેલવાનો પ્રયાસ કરી શકું છું પરંતુ વાસ્તવમાં કોઈ ટેકનિકની જરૂર નથી જે મેં કહ્યું છે તેને r મેમરીમાં રાખી શકે છે તેથી a માટે 42 4a અને 44 નું નિરાકરણ Rb Rc upon Ra Rb Rc a is Rc Ra by Ra Rb Rc and R a Ra Rb Ra Rb Rc તેથી r થી કહીશું આને કેવી રીતે યાદ રાખવું કે lrmΔને કેવી રીતે યાદ રાખવું તેથી આ વસ્તુ પર પાછા જાઓ કે Δ ટ્રાન્સફોર્મેશન આ તરફ પાછા જાઓ હવે તે જુઓ કે r જેને 2 કહે છે તે ધારો કે a a R a અને અહીં તે r Rb Rc Ra છે તેથી જો હું આને ભેગુ કરું છું જો હું આને આ lrmΔ પર ભેગું કરું છું તો તે કેવું દેખાય છે ફક્ત જુઓ કે જ્યારે હું આશા રાખું છું કે તે આ r સાથે મેળ ખાતી હોય તો આ વસ્તુ ફક્ત પકડી રાખો મને આ એક આ a R a છે હવે આને પકડી રાખો વાસ્તવમાં જો આ શોધવાનો પ્રયત્ન કરો તો આ વાસ્તવમાં r a છે અને આ વાસ્તવમાં R a છે તેથી a હશે તે મુજબ દેખાવ હશે a હશે આ r a છે અને આ Δ છે તેથી Rb Rc Ra Rb Rc હશે તેનો અર્થ જ્યારે R1 લો આ 2 અવરોધની બાજુની બ્રાંચનું ગુણાકાર કરીને Ra Rb Rc દ્વારા વિભાજિત કરીશું એ જ રીતે એ 2 અવરોધની બાજુની બ્રાંચનું ગુણાકાર જે Ra Rc divided by Rb Ra Rb Rc છે એ જ રીતે R a બાજુની બ્રાંચનું ગુણાકાર જે Ra Rb divided by r છે Ra Rb Rc કહે છે તેથી આ r છે જો તે વિકલન પર જાઓ કે દેખાવ Rb Rc Ra Rb Rc a Ra Rb Rc R a Ra Rb Ra Rb rc તેનો અર્થ એ છે કે મેં અડીને આવેલી બ્રાંચ અવરોધ માટે જણાવ્યું હતું કે તે Ra R દ્વારા આપવામાં આવ્યું છે તેનો અર્થ એ છે કે બધા સમય r a a R એક કેસ Ra Rb Rc દ્વારા વિભાજીત થાય છે અને માત્ર અડીને આવેલી બ્રાંચ કે જે 2 અવરોધક લે છે તે ટ્રાન્સફોર્મેશન r lrmΔ થી છે તેથી તે 45 46 અને 47 છે આ સમીકરણ સંખ્યા છે હવે પ્રશ્ન એ છે કે વાય અને Δ નેટવર્ક ની સુપરપોઝિશન અહીં આ વસ્તુમાં બતાવવામાં આવી છે અહીં તે બતાવવામાં આવ્યું છે મેં જે પણ બતાવ્યું તે જુઓ a જ્યારે આ અડીને આવેલી બ્રાંચ Rb Rc by RaRbRc દ્વારા લો એ જ રીતે r a આ અડીને આવેલી બ્રાંચનું ગુણાકાર Ra Rc Ra Rb Rc અને Rc Rb Ra Ra Rb RaRb Rc જે અહીં 45 46 માં લખેલું છે તે યાદ રાખવું સરળ છે અને એક વધારાનો નોડ તટસ્થ છે જે r n ને જોશે જે પાછળથી AC સર્કિટ માટે જોશે અહીં તે વસ્તુઓ અહીં દેખાશે નહીં એક અન્ય વધારાની નોડ અહીં n બનાવવામાં આવી છે જે પાછળથી જોશે પરંતુ અમારી આ વસ્તુ માટે AC સર્કિટ એનાલીસીસ પરંતુ r આને r lrmΔટ્રાન્સફોર્મેશન કહે છે આ વાસ્તવમાં Δ ટ્રાન્સફોર્મેશન માટે છે હવે t થી Δ જો ધારો કે a a R a છે અને મારે Ra ની અભિવ્યક્તિ શું છે Rb ની અભિવ્યક્તિ શું છે Rc ની અભિવ્યક્તિ શું છે તેથી તે કેવી રીતે કરશે કે હવે Δ હવે ટ્રાન્સફોર્મેશન કરવા માટે મારી પાસે નેટવર્ક છે હવે મારે શું કરવું છે મારે Δ નેટવર્ક પર કન્વેયર કરવું પડશે તેથી તે કિસ્સામાં તે r Y નેટવર્ક માટે શું કરે છે તે સમકક્ષ Δ નેટવર્ક 45 46 અને 47 લૂપથી બનેલું છે અહીં એક a R એક બધા અભિવ્યક્તિ માટે છે શું કરવું સરવાળો a a R a R a a શોધો a ગુણાકાર R ને ગુણાકાર અને R ને પણ ગુણાકાર કરો જો આમ કરો જો આમ કરો તો a a R a R a જો do અને સરળ બનાવો તો Ra Rb Rc into Ra Rb Rc Ra Rb Rc whole square મળશે તેથી Ra Rb Ra Rb Rc રદ કરશે એ Ra Rb Rc Ra Rb R બનશે જો હમણાં જ બનાવો હવે સમીકરણ 48 2 એટલે કે 48 એટલે કે દરેક સમીકરણ 2 45 46 અને 47 ને વિભાજીત કરો પછી શું મેળવશે આ સમીકરણ 48 આ દરેકની જેમ 46 દ્વારા વિભાજીત થાય છે તે r 45 46 અને 47 માટે r સમીકરણ માત્ર વિભાજીત કરે છે આ મેળવવાની આ સૌથી સરળ રીત છે આ એક મળી હવે સમીકરણ 45 ને 46 અને 47 દરેકમાંથી વિભાજીત કરો તો પહેલા સમીકરણ આર 48 ને આર 45 દ્વારા પ્રથમ વિભાજન કરો પછી શું મળશે આ r રા a a a r a r a a મળશે તો આને શું મળશે કે રા a a a R a R a a અને Rb a a a R a R a અને Rc ને a a R a R a R a મળશે પણ કેવી રીતે યાદ રાખવું હું તેને સરળ બનાવીશ આ રીતે જો તેને ફક્ત આ રીતે બનાવો a a a r a r a a આ કિસ્સામાં તમામ કેસ અંશ સમાન છે આ a a R એ તમામ કેસનો અંશ માત્ર Ra a માટે Rb માટે a અને Rc ભાગ્યા R છે તેથી જો સર્કિટમાં જુઓ તો તે r ને Δ ટ્રાન્સફોર્મેશન કહે છે તેથી આ છે જો આમાં તપાસ કરો કે r શું હશે જેને R Ra Rb અને Rc કહે છે જો તે Ra માં જુઓ તો Ra વાસ્તવમાં તે આવી રહ્યું છે કે અંક સમાન છે એ R a R a અને r a a એ પછી R a Rc a એ એ તો આ કેવી રીતે યાદ રાખવું તેથી પ્રશ્ન એ છે કે r ઉદાહરણ તરીકે આ પ્રથમ હું Ra લઈ રહ્યો છું તે માટે જુઓ r a a તે શું કરી રહ્યા છે તે છે r a a આ અંશ સામાન્ય છે r a R a R a a આ ભાગ્યા Ra છે તેથી અને આ વિપરીત શબ્દ છે અહીં તે એ a વિભાજીત b છે હવે વધુ સરળીકરણ માટે કેવી રીતે કરવું આને a દ્વારા વિભાજીત કરો તેથી તે a બનશે અને આ છે r a R a દ્વારા a અને આને વિભાજીત કરો આ R a છે તેનો અર્થ એ છે કે Ri હું આ રીતે R a a R a a લખી શકું છું તેનો અર્થ એ છે કે આ યાદ રાખવા માટે કે Ri શું કરી શકાય છે એક તે ખૂબ જ સરળ છે કે r a a R a R a 1 વિભાજિત આ a ની બરાબર વિરુદ્ધ છે બીજો રસ્તો છે Ra આ R સંલગ્ન બ્રાંચ આ રકમ કે સંલગ્ન બ્રાંચ R a a R a a R a વિભાજિત a છે તેથી R a a R a a R a આ રીતે પણ આ યાદ રાખી શકે છે મારો મતલબ કે આ સૌથી સરળ રીત છે કે2 a R a R a સામાન્ય છે અંશ સામાન્ય છે તેથી જ્યારે એકવાર R લો Ra ને આ મળવું જોઈએ એ એ Ra ભાગ્યા a છે એ જ રીતે જો r ને Rb શું કહે છે તે શોધવાનો પ્રયત્ન કરો તેવી જ રીતે અંશ સામાન્ય છે જે વાસ્તવમાં જે પણ આવશે તે r a દ્વારા વિભાજીત થશે એ જ રીતે જ્યારે આરસી 1 લો ત્યારે તે અંશ સામાન્ય છે માત્ર આર દ્વારા વહેંચવામાં આવે છે તે ખૂબ જ સરળ છે નહિંતર રા આર જેને a R a કહે છે તેને સરળીકરણ પછી જુઓ આ a ને R a માં a જે રીતે જોઈએ છે તે જ રીતે r R b અને Rc તેને સરળતાથી બનાવી શકે છે તેથી તે ઇચ્છે તે રીતે ખૂબ જ સરળ છે પરંતુ મને હંમેશા લાગે છે કે આ સૌથી સરળ છે કારણ કે ગુણાકાર a a r a r a product લો અને આ બધા માટે સામાન્ય છે આ બધા r માટે સામાન્ય છે બધા R Rb Rc અંશ માટે સામાન્ય છે તેથી જ્યારે તે માત્ર Ra છે વિરુદ્ધ બ્રાંચ a a છે R Rb માટે તે જે પણ આવે છે તે અંશ ભાગ્યા a નો અંશ સમાન છે એ જ રીતે r જેને Rc કહે છે Rc ગમે તે અંશ ભાગ્યા R આવે છે મને આશા છે કે આ સમજાયું હશે તેથી ફક્ત તે જ હલ કરવું પડશે તેથી ફક્ત તેને સાફ કરો આશા છે કે વસ્તુઓ સમજી ગઈ છે કે આ વસ્તુ કેવી રીતે બનાવવી તેથી આ r t થી Δ ટ્રાન્સફોર્મેશન છે તેથી Δ નેટવર્ક માં દરેક અવરોધ મેં કંઈક રેખાંકિત કર્યું છે જે અવરોધના તમામ સંભવિત ગુણાકારોનો સરવાળો છે જે એક સમયે વિપરીત r Y અવરોધથી વિભાજિત થાય છે જે વાયની વિરુદ્ધ છે તે બધું છે તેથી આ માટે સરળ છે અને જો આ કિસ્સામાં જો ધારો કે Δ અને નેટવર્ક સંતુલિત હોવાનું કહેવાય છે અને જ્યારે aa R a R અને જ્યારે બધા સમાન હોય ત્યારે તે સંતુલન નેટવર્ક કહેવાય છે અનેRa Rb Rc R lrmΔ તેથી તે સમીકરણ 5 એ છે તેથી આ શરત હેઠળ જો બધા R સમાન અને R Δ અને R બધા R સમાન હોય તો સરળતાથી ટ્રાન્સફોર્મેશન કહી શકાય કે R સ્ટેન્ડ એ R lrmΔ હશે જ્યારે R માટે કરો ત્યારે Δ થી બીજાને બનાવી શકો છો તેથી તે કિસ્સામાં R એ R lrmΔ by a or R lrmΔ r a R હશે તેથી આ સમીકરણમાંથી જ તે સામે આવે છે R Δ a માં R ગુણાકાર તેથી આ તે છે જે દંડ છે તે બધા એ R a છે Ra Rb Rc બધા સમાન છે તો તે કિસ્સામાં આ સ્થિતિ છે તેથી Δ નેટવર્ક જાતે જ થાય છે અથવા મોટા નેટવર્ક નો એક ભાગ છે ત્યાં r a ફેઝ નેટવર્ક મેચિંગ નેટવર્ક અને ઇલેક્ટ્રિકલ ફિલ્ટર્સ નો ઉપયોગ થાય છે જ્યારે ફેઝ સર્કિટ જોઈશું તેથી ચાલો ઉદાહરણ લઈએ તેથી આકૃતિ 44માં બતાવેલ સર્કિટમાં સમાન અવરોધ Rab અને por સમાન છે તેથી તે કિસ્સામાં જે શોધવાનું છે તે શોધવાનું છે આ ખરેખર એક ટર્મિનલ છે આ વાસ્તવમાં b ટર્મિનલ છે અને વોલ્ટેજ સ્રોત આપવામાં આવે છે અને પહેલા આ સર્કિટનો Rab સમકક્ષ અવરોધ શું છે તે શોધવાનું છે તો તે કેવી રીતે કરશે હવે 10 અને 6Ω વાસ્તવમાં શ્રેણીમાં છે તેથી તે 10 16 હશે તેથી 10 અને 6 આ શ્રેણીમાં R છે તેથી તે 16 વોલ્ટ હશે અને તેની સાથે 48 સમાંતર છે તેથી 16 || 48 તેથી સમકક્ષ 1648 16 48 હશે ગમે તે આવે તેથી તે જ વસ્તુ આગળ છે તેથી મને તેને સમજાવા દો તેથી જો જુઓ તો 10 6 છે આ 48 છે હવે જો તપાસ કરવામાં આવે તો મેં કહ્યું કે 10 અને 6 શ્રેણીમાં છે તેથી 16 અને 48 સમાંતર છે તેથી આ 48 અને 16 સમાંતર સમકક્ષ 12 Ω હશે તેથી તેનો અર્થ એ છે કે સર્કિટ આવી રહી છે a2 Ω અને પછી ફરીથી 12 Ω 18 Ω સાથે શ્રેણીમાં છે કારણ કે 18 Ω અવરોધ અહીં છે તેથી અહીં તે 12 અને 18 છે તેથી a0 a0 Ω કુલ જે 15 Ω સાથે સમાંતર છે તેથી 15a015 a0 તેથી 10 to ની સમકક્ષ અને વિતરિત por v2 Rab છે કારણ કે સમકક્ષ આ વાસ્તવમાં Rab સમકક્ષ અવરોધ છે કારણ કે આ ટર્મિનલ છે આ ટર્મિનલ b છે તેથી આ સમકક્ષ છે જેને આ સમકક્ષ કહે છે r આ વાસ્તવમાં આ ટર્મિનલ b છે તેથી આ સમકક્ષ Rab છે તેથી Rab a0 Ω કારણ કે 12 by 1a 1a to 12 by an 18 a0 a0 into 15 by 15 r a0 તેથી 10 Ω તેથી તેને સાફ કરો તેથી તે વાસ્તવમાં 40 વોટ છે તેથી આ વિતરિત por માત્ર 40 વોટ છે હવે આગળનો ફેઝ એ બીજી વસ્તુ છે જે Δ નેટવર્ક ને સમકક્ષ નેટવર્ક માં ટ્રાન્સફોર્મેશન કરે છે તે Ra છે 15 Ω Rb 20 Ω અને Rc ને Δ માં ટ્રાન્સફોર્મેશન કરવું છે તેથી આ વાસ્તવમાં R a તેથી ફક્ત r માટે આ વસ્તુને પકડી રાખો આ Rc ને ખબર છે તેથી તે ab c અથવા a b c બધા ચિહ્નિત થયેલ છે તેથી a વાસ્તવમાં અહીં હોવું તે Rc છે અને અહીં તે r છે આ બ્રાંચ Ra માટે Δ છે અને આ બ્રાંચ આ વસ્તુ માટે Rb છે તેથી તે 25 Ω 15 Ω અને 20 Ω છે તેથી આ હું તેને સાફ કરું છું તેથી જો હવે 45 46 અને 47 સમીકરણ વાપરો તેથી Rb Rc Ra Rb Rc Ra Rb Rc હશે Ra Rb Rc બધા આવે છે પછી ગુણાકારને Ra Rb Rc દ્વારા વિભાજિત કરવામાં આવે છે તેથી તે Ra છે Rb Rc માફ કરશો Rb Rc by R Rb Rc ગમે તે 20 2515 20 60 તેથી છેદ 60 છે તેથી તે 25 a Ω હશે એ જ રીતે Rc Ra અને છેદ નિશ્ચિત છે તેથી 25 1560 તેથી 25 બાય 4 Ω માફ કરો અને R a Ra by Rb નિશ્ચિત છે તેથી તે કુલ 60 છે તેથી 15 ગુણ્યા 20 બાય 6 જેથી 5 Ω એટલે કે lrmΔ ટ્રાન્સફોર્મેશન છે તેથી a R ને Δ માં ટ્રાન્સફોર્મેશન કરવાનો પ્રયાસ કરીને સમાન મૂલ્ય Ra Rb Rc મળશે હવે બીજી બાબત એ છે કે T નેટવર્ક નું ટ્રાન્સફોર્મેશન T એટલે કે તે એક નેટવર્ક છે તેથી આકૃતિ 48 માં T નેટવર્ક ને r Δ નેટવર્ક શું કહે છે તેથી આ r છે ફક્ત પકડી રાખો આ b અને c આ T નેટવર્ક છે નેટવર્ક a a અને r R a બધાને 10 20 અને 0 Ω આપવામાં આવે છે હવે જ્યારે તેને lrmΔ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તેથી આ ખરેખર r છે આ વાસ્તવમાં r છે આ ખરેખર R a છે મને લાગે છે કે આ R a છે અને આ r છે તેથી તેને સાફ કરો તેથી આ r બનાવી છે આને ટ્રાન્સફોર્મેશન કરવું છે તો Ra સંદર્ભ સમય 2625 તે r ને શું કહેશે બધા ગુણાકાર a a a R a r R a જોયેલા વિપરીત R થી વિભાજીત કરીશું તેથી આ કિસ્સામાં પણ આ કિસ્સામાં પણ માત્ર 1 મિનિટ મને લેવા દો મારે કોઈ ભૂલ ન કરવી જોઈએ તો આ હવે ઠીક છે તો હવે આ r છે આ a છે આ r a છે આ છે અને આ R a છે તેથી કોને કહેવામાં આવે છે તે સમજાવવું જોઈએ તેથી તેને Δ બનાવવું પડશે તેથી જાણો Ra r a અંશ અહીં સમાન છે R a R a a એ વિપરીત શબ્દ a દ્વારા વિભાજીત છે એ જ રીતે Rb Rc બધા મૂલ્યો મળશે જે R a આપવામાં આવે છે તેથી સરળતાથી ગણતરી કરી શકે છે તેથી મને તેને સમજાવા દો તેથી તે સમીકરણ 49 50 અને 51 Ra a a a R a R a ભાગ્યા 1 ને જુઓ તેથી માત્ર 10 ગુણ્યા 20 20 ગુણ્યા a0 a0 ગુણ્યા 10 ભાગ્યા 10 આવે છે તેથી તે 110 Ω આવે છે તે જ રીતે Rb અંશ સમાન ભાગ્યા 20 રહેશે R a a0 એ 110 Ω વડે સમાન વિભાજિત રહેશે તેથી આ અન્ય સર્કીટ કે આકૃતિ 50 માં આગળનું નેટવર્ક Rabને શોધે છે અને હું અહીં માત્ર એક જ વસ્તુ આવે છે અહીં એક નાની ભૂલ છે તેથી આ ખરેખર રબ શોધવાનો છે આ રબ અહીં આ જાણશે આ જાણશે તેથી મેં કાપ્યું કે આ ત્યાં નથી તેથી મેં રબનો અર્થ કાપી નાખ્યો આ રબ તેથી ડાયાગ્રામમાં આ ભૂલથી ખબર પડશે કે મેં તેને અહીં પણ બનાવી છે પરંતુ આ RΩ શોધવા માટે છે તો તેને કેવી રીતે શોધવું તેથી I કરંટ વોલ્ટેજ સ્રોત 50 આપવામાં આવે છે તેથી 24 Ω 20 Ω અને 10 Ω અવરોધ Δ જોડાયેલ છે Δ નેટવર્ક ભાગને 20 Ω 24 20 અને 10 માં ટ્રાન્સફોર્મેશન કરી શકો છો તેથી 24 20 અને 10 આ મૂળભૂત રીતે r Δ છે કારણ કે c અને b જો આ રીતે જ બનાવે તો તે Δ છે તેને ચોરસ જેવો બનાવવામાં આવ્યો છે પરંતુ આ Δ છે કારણ કે અહીં અહીં આને આ રીતે બનાવી શકાય છે ધારો કે મેં આ ભાગ ચલાવ્યો છે આ c છે આ Rc છે અને આ r કેટલાક ટર્મિનલ છે આ r કેટલાક ટર્મિનલ છે મારે વાસ્તવમાં તેને ડેશ બનાવવું જોઈએ પછી કોઈ સમસ્યા નથી તો અહીં તે ડેશ છે અહીં તે b ડેશ છે અને આ 10 Ω છે અને આ a0 Ω છે અને અહીં પણ a0 Ω જોડાયેલ છે અને અહીં પણ 50 Ω તે કંઈક જોડાયેલ છે તેથી આ વાસ્તવમાં તે lrmΔમાં છે તેથી 10 24 20 છે તેથી તેને ટ્રાન્સફોર્મેશન કરવું પડશે તેથી હવે તેને કેવી રીતે ટ્રાન્સફોર્મેશન કરવું તે જાણી શકાય છે હવે હું સીધા જ મૂલ્યો આપીશ તેથી જેમ કે તે સમય હશે તે કહેશે કે તે સરળતાથી કરી શકે છે તેથી જો તે બનાવશે તો r 8 888 આ બાજુ આવશે કારણ કે જલદી જ તે બનાવશે તે r 24 20 જોશે અથવા તેને r Δ કહે છે તેથી તે 1a બનશે અને તે r સાથે આ Ω અને આ બ્રાંચ છે કારણ કે જેમ જલદી જાણી લો કે તરત જ આને 1a સાથે કંઈક જોડાણ શ્રેણીમાં કરો અને બીજી વસ્તુ સાથે આ 8 88 આવશે તેથી 4 44 આવશે તેથી તે કહે છે કે આ r 2 ટ્રાન્સફોર્મેશન પછી r છે અને આ આ ભાગ 8 88 અને a 70a છે તેથી આ 4 444 Ω શ્રેણી 1a હશે અને આ શ્રેણી હશે a0 અને આ શ્રેણીમાં 50 હશે આ વસ્તુ આ છે હું જાણું છું lrmΔ ને પકડી રાખો તેથી આ 10 ને ભૂલી જાવ હું તેને આ રીતે બનાવીશ તો મારી 10 10 Ω આ વસ્તુને ભૂલી જાઓ ઉદાહરણ તરીકે 10 Ω તો આ r છે ધારો કે આ r a છે તેથી જે પણ 1a સાથે અહીં આવશે તે શ્રેણીમાં હશે જે અહીં આવશે તે શ્રેણીમાં હશે a0 છે અને જે અહીં આવશે તે 40 શ્રેણીમાં હશે જે 4 પોઈન્ટ 4 8 88 બીજું મારી પાસે છે તેથી કોઈપણ રીતે આ સાફ કરો તેથી આ રીતે તે હવે આ 2 પર આ 2 પર આવી રહ્યું છે અને આ 2 સમાંતર છે કારણ કે ત્યાં સમાંતર છે તેથી જો તે a8 888 અને 5a 70a હોય તો આ 2 સમાંતર હોય ત્યાં સમકક્ષ બનાવો અને આ 1a 4 4 17 444 છે અને ત્યાં સમકક્ષ 22 555 હશે તે કંઈક આ જેવું છે તે r a8 છે ત્યાં શ્રેણીમાં 888 ગુણ્યા 50 a તેથી 5a 70a આને a8 888 5a 70a વડે ભાગવામાં આવે તો તે ખરેખર 22 555 Ω આવશે જે પણ અહીં બનાવવામાં આવે છે તેથી આ કારણ કે ત્યાં સમાંતર છે કારણ કે આ એક છે આ સામાન્ય નોડ છે આ નોડ એક સામાન્ય નોડ છે તેથી તેઓ સમાંતર છે તો મને તેને સમજાવા દો તેથી હવે આ 2 17 44 ઉમેરો તો તે 40 Ω મળશે તેથી જો આ ઉમેરો તો તે વાસ્તવમાં 40 Ω હશે તેથી એક i પછી 50 બાય 40 વોલ્ટ 50 વોલ્ટ એક સ્રોત છે તેથી કરંટ 1 25 એમ્પીયર છે